તેથી હવે અમે અલગ પ્રકારની કંપની પ્લાસ્ટિક આધારિત કંપનીમાં છીએ કંપનીનું નામ ગ્રોહિલ પ્લાસ્ટિક છે જે ગુજરાતમાં ઊંજામાં છે અને આ વિશેષ કંપની તે એક નાના સ્કેલની કંપની છે અને તે કાચી પ્લાસ્ટિકની સામગ્રી લે છે અને બેટરી માટે કાસ્ટનો ઘાટ તૈયાર કરે છે મૂળભૂત રીતે તે પ્લાસ્ટિક કન્ટેનરને બેટરી માંટે જે બીબા જોઈએ તે બનાવે છે તેથી તે પ્લાસ્ટિક કન્ટેનર તેમના દ્વારા અહીં બનાવવામાં આવે છે અને તેથી તેઓ પીએલસી આધારિત મશીનનો ઉપયોગ કરે છે તે એક નાના સ્કેલનું મશીન છે પરંતુ અમે આ ખાસ મશીન શું કરે છે તે વિશે જાણકારી લઈશું અને અમે પીએલસી પેનલ પર એક નજર પણ નાંખીશું જે આ ચોક્કસ મશીનમાં છે તેથી અહિયાં હું કંપનીના એક એક્ઝિક્યુટિવ શ્રી સંતોષ યાદવની સાથે છું તેથી શ્રી યાદવ કૃપા કરી તમે તે પ્રક્રિયાને સમજાવી શકશો કે જે અહીં આ ફ્રેમ કે જે પ્લાસ્ટિકની બેટરીઓ માટે બનાવવામાં આવે છે આ મટીરીઅલ જેવી માળા છે અમે તેની સાથે કલર મિશ્રિત કરીએ છીએ અથવા કોઈ મિશ્રિત વગર કુદરતી સફેદ કલર લઈએ છીએ તે મટીરીઅલને અહી ઓગાળવામાં આવે છે અને તે બોક્સ તરીકે બહાર આવે છે ઠંડકનો સમય પૂર્ણ થયા પછી દરવાજો ખુલે છે અહિયાં તાપમાન ૨૪૦ છે હવે ઠંડક થઇ ગઈ છે અને મોલ્ડ ખુલી ગયેલ છે તે એક ટુકડો બનાવવા માટે ૬૪ ૯૫ સેકન્ડ્સ લે છે તેથી તમે જે હમણાં સુધી જોયું છે તે મૂળરૂપે પ્લાસ્ટિક કન્ટેનર બનાવવાનું મશીન છે જે એક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન છે આ મશીન વિન્ડસર કંપનીનું સ્પ્રિન્ટ 358 મોડેલ છે જે આ મશીન બનાવે છે અને તેથી આ મશીનમાં જે થઈ રહ્યું છે તે કાચા માલની ખરીદી કરવામાં આવે છે અને તેને આ મશીનમાં ઇનપુટ તરીકે મૂકવામાં આવે છે અને આ મશીન તમે આ પીએલસી પેનલ દ્વારા આ બધા જુદા જુદા પરિમાણો સેટ કર્યા પછી મશીન સેટ કરેલા પરિમાણોના આધારે તે ઇનપુટ તરીકે કાચી સામગ્રી લે છે અને પછી કાસ્ટ આકારના આધારે આ મશીન મૂળભૂત રીતે અંતિમ આઉટપુટ તૈયાર કરે છે જે બેટરી માટે જરૂરી છે ખૂબ જ મહત્વનું અને ધ્યાન માં લેવા જેવી બાબત એ છે કે તે ખૂબ જ ચોક્કસ કામ છે અને તેને પૂર્ણ કરવામાં આવ્યું છે ચોકસાઈ માટે આ મશીન અને તેને સમાન ઉપકરણોમાં સંખ્યાબંધ સેન્સર વપરાયેલા છે આ સેન્સર્સ મૂળભૂત રીતે ચોક્કસ માપદંડો મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે જરૂરી છે કારણ કે તમે જાણો છો કે જો તમારી પાસે જે માપ હોય તે સચોટ રીતે લેવામાં આવ્યાં નથી તો પછી તે અંતિમ જોબ જરૂરિયાતો અનુસાર પૂર્ણ નહીં થાય તેથી અનિવાર્યપણે આપણી પાસે એક સાયબર ફિઝિકલ સિસ્ટમ છે જેમાં વિવિધ પ્રકારના સંખ્યાબંધ સેન્સર હોય છે આ સેન્સર મૂળભૂત રીતે જરૂરી છે તેવા અલગ અલગ માપદંડો મેળવે છે તેથી આ પ્રકારના ચોક્કસ કેસમાં સેન્સરમાંથી કોઈ એક મૂળભૂત રીતે આ પિસ્ટન જેના વિશે તમે જાણો છો તે લંબાઈની દ્રષ્ટિએ કેટલું આગળ વધવા જઈ રહ્યું છે તે માપદંડોને સંવેદના કરે છે અને તેના આધારે તે અંતરની ઘણી માત્રામાં આગળ વધવા જઈ રહ્યું છે અને પછી ત્યાં સંવેદનાત્મક માહિતીના આધારે વાસ્તવિક ઓપરેશન્સ પ્રસ્તુત કરવામાં આવે છે અને વાસ્તવિક કામગીરીના આધારે જુદા જુદા નિર્ણયો હોય છે તમે જાણો છો કે જે વિવિધ નિર્ણયો લેવામાં આવે છે અને તે પછી ત્યાં એક પ્રતિસાદ નિયંત્રણ ફિડબેક કંટ્રોલ છે જે કંટ્રોલરને તમે જાણો છો તેમ આગળ શું કરવું જોઈએ તેના વિષે ફીડ કરે છે આ કોઈ ઔદ્યોગિક IoT નું એક સંપૂર્ણ ઉદાહરણ નથી અથવા તમે જાણો છો કે તે ખરેખર એક મશીન નથી જે તેને ઉદ્યોગ 4 0 ની આવશ્યકતાઓ માટે મેળવશે અને જેમ તમે ઉદ્યોગ 4 0 માટે જોયું છે જે જરૂરી છે તે વિવિધ સેન્સર્સની સહાયથી તમામ આંતર માહિતી અથવા ડેટા એક્વિઝિશનના વિવિધ ઘટકો છે અને તેથી તે પહેલાથી ત્યાં છે પરંતુ તે પછી પ્રક્રિયા કરવી પડશે અને પ્રક્રિયાના આધારે વિવિધ નિર્ણયો લેવાના છે અને નિર્ણયોના આધારે ત્યાં એક પ્રતિસાદ નિયંત્રણ ફિડબેક કંટ્રોલ છે જે આગળની ક્રિયાઓ માટે મશીનમાં અથવા બીજે મોકલવું પડે છે તેથી આ તેના જેવું એક મશીન છે અને તેની જેમ જ આ કંપનીમાં કેટલાક અન્ય મશીનો છે અને આ તમામ મશીનો પણ એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે તેથી ઇન્ટરકનેક્શન જેમ કે મેં તમને કહ્યું હતું કે IIoT અને ઉદ્યોગ 4 ૦ નો એક મહત્વપૂર્ણ ઘટક છે તેથી આ જુદા જુદા મશીનો વચ્ચે ઇન્ટરકનેક્શન ઇન્ટરકનેક્ટિવિટી અને તે બધાને કેન્દ્રીયકૃત અથવા વિતરિત મિકેનિઝમ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અથવા બંનેના સંયોજન માટે જે જરૂરી છે તે કરવામાં આવે છે આ ઉપરાંત ઉદ્યોગ 4 0 માં અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે જે મૂળભૂત રીતે જાળવણી માટેના છે તેથી જો ત્યાં કોઈ ખામી સર્જાઇ છે તો પછી તમે તેની સંભાળ કેવી રીતે લેશો તેથી ચાલો આપણે કહી શકીએ કે ઉત્પાદનોની ઉત્પાદન પ્રક્રિયામાં કેટલીક ખામી આવે છે તેથી એક માર્ગ એ છે કે જાતે જ આગળ વધો અને તમે સાચે જાણો છો જે ખોટું થયું છે તેને સુધારો બીજી વસ્તુ એ છે કે જો તમારી પાસે આ પહેલેથી જ સ્વચાલિત ઓટોમેટેડ બિલ્ટ ઇન સિસ્ટમ છે કે જેમાં ભૂલ શોધી શકાય છે અને તે પછી સિગ્નલ મોકલવામાં આવશે અને ભૂલને શોધી કાઢવામાં આવશે અને બધા સ્વાયત્ત રીતે બનાવવામાં આવશે તે પછી તે વધુ ઇચ્છનીય છે તેથી તે સંપૂર્ણ સ્વાયત્ત સિસ્ટમ હશે તેથી આ તે જરૂરી છે તેથી આ બતાવવા માટે છે કે આમાંના કેટલાક ઉદ્યોગો કેવી રીતે કાર્યરત છે અને ઉદ્યોગ 4 0 ના પાલન માટે જે ઉદ્યોગ હજી સુધી નથી ઉદ્યોગ 4 0 ની આવશ્યકતાઓને વધુ સુસંગત બનાવવા માટે આ કંપનીઓની આ જુદી જુદી મશીનરીઓમાં તમે કેવી રીતે જુદા જુદા પરિવર્તન લાવી શકો છો તેથી ઉદ્યોગ 4 0 માટે જે આવશ્યકતાઓ જરૂરી છે તે સેન્સિંગ એક્ચ્યુએશન ડેટા પ્રક્રિયા નિર્ણય અને પ્રતિસાદ નિયંત્રણની છે તેથી આવશ્યકરૂપે સાયબર ફીઝીકલ સીસ્ટમના આ કેટલાક મહત્વપૂર્ણ ઘટકો છે તેથી જે મહત્વનું છેલ્લું ઘટક જે હું કહીશ તે મહત્વનું છે તે છે ખામી શોધવાની જાળવણી અને સ્વચાલિત શોધ અને ખામીની જાળવણી એ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે તેથી ચાલો જોઈએ કે આ કંપનીઓ અને અન્ય લોકો નાના અથવા મોટા લોકો કેવી રીતે નાના અથવા મોટા લોકોનું અનુકરણ કરે છે અને તેઓ કેવી રીતે આગામી થોડા વર્ષોમાં ઉદ્યોગ 4 0 તરફ પરિવર્તન કરે છે તે તમે જાણો છો તેથી જે આપણે અગાઉ જોયું છે તે વર્કશોપ ફ્લોર એ છે કે આ બેટરી માટે કેસીગ કેવી રીતે બનાવવી તે છે અને આ પ્લાસ્ટિક આધારિત કેસિંગ છે અને તે ઈન્જેક્શન મોલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે આપણે જોયું છે કે આ ખાસ કેસ બનાવવામાં આવે છે અને તેથી આ મશીન દ્વારા કરવામાં આવ્યું હતું જે સ્પ્રિન્ટ એચ 350 મશીન છે અને બીજું મચિન સ્પ્રિન્ટ એચ 250 મશીન મૂળભૂત રીતે કણ લીડ તૈયાર કરે છે તેથી આ લીડ પ્રકારનું મશીન છે અને કેટલાક સમાન પ્રકારના મશીનો જે અહીં આ કંપની છે જે હેન્ડલ સ્ક્રૂ જેવા પ્લાસ્ટિકના અન્ય ભાગો બનાવશે તેથી સ્ક્રૂના અનુરૂપ આ સ્ક્રૂ પણ બનાવવામાં આવશે તેથી આ સ્ક્રુ મૂળભૂત રીતે અને તેથી આગળ વધે છે તેથી આખું પ્લાસ્ટિક આવરણ એટલે કે નીચેનો ભાગ તેમજ ટોચનો ભાગ આ બધા આ કંપનીમાં વિવિધ વર્કશોપ પ્રક્રિયાઓ દ્વારા જુદા જુદા ફ્લોરમાં બનાવવામાં આવે છે તેથી હું જેની વાત કરી રહ્યો હતો તે છે ઉદ્યોગ 4 તેથી ઉદ્યોગ 4 0 મેં તમને પહેલેથી જ કહ્યું છે કે સંવેદનાત્મક પ્રક્રિયા દ્વારા ડેટા એક્વિઝિશનના વિવિધ ઘટકો વચ્ચે ઇન્ટરકનેક્ટિવિટીની જરૂર છે ત્યારબાદ ફીડબેક કંટ્રોલ અને ઓપરેટર મેન્ટેનન્સ ઓટોમેશન અથવા આ બધી બાબતો અને તેથી પણ એક ખૂબ જ અગત્યની વસ્તુ કે જેનો મેં ઉલ્લેખ કર્યો નથી જે ખૂબ મહત્વનો પણ છે તે મશીનની અંદરની ઇન્ટરકનેક્ટિવિટી અને વિવિધ મશીનોની ઇન્ટરકનેક્ટિવિટી છે તેથી ઉદાહરણ તરીકે આ ભાગ બીજા મશીન ફ્લોરની એક મશીન દ્વારા બનાવવામાં આવ્યો હતો જે આ ખાસ મશીન ફ્લોરમાં બીજા ફ્લોર દ્વારા બનાવવામાં આવ્યો છે અને અન્ય ભાગો છે જે અન્ય મશીનો દ્વારા બનાવવામાં આવે છે તેથીઆ વિવિધ મશીનો એકબીજા સાથે જોડાયેલા છે તે ખૂબ સરસ નહીં લાગે તેથી અનિવાર્યપણે જે થાય છે તે એ છે કે જ્યારે નીચેનો ભાગ બનાવવામાં આવે છે તે પછી સિગ્નલો આગળની મશીન પર મોકલવામાં આવે છે જે પ્રક્રિયાને વળગી રહેશે અને આપમેળે વસ્તુઓ શરૂ થશે તેથી આ તમામ મશીનો જો તે બધાં સંકળાયેલા છે જે તમને ડાઉન ટાઇમ ઘટાડવાનો ફાયદો થશે અને તમે પ્રક્રિયામાં એકંદર ઉત્પાદકતામાં સુધારો કરવા જઈ રહ્યા છો અને પરિણામે જે બનવાનું છે તે એકંદરે ગુણવત્તા છે પ્રોડક્ટની ગુણવત્તાની દ્રષ્ટિએ ગુણવત્તાની પ્રક્રિયાની કાર્યક્ષમતા અને આર્થિક ફાયદાઓ દ્વારા આ બધી બાબતો થવાની છે તેથી તમે જોઈ શકો છો તેમ અને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે આપણી જાતને ઉદ્યોગ 4 તરફ પરિવહન કરવાનો પ્રયાસ કરીશું તો તમે જાણો છો કે જે બનવાનું છે તે એ છે કે આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ ધીરે ધીરે આપણે પ્રક્રિયામાં આ બધાં વિવિધ લાભો પ્રાપ્ત કરીશું અને આશા રાખીએ કે આ એક ઉદ્યોગ અને અન્ય ઘણાં ઉદ્યોગ કે જેઓ કદાચ અત્યારે નાના કદના છે પરંતુ તે કદાચ બીજા દસ વર્ષમાં અથવા આવનારા વર્ષોમાં ખૂબ જ પ્રગતિશીલ બનશે તેથી તમે જાણો છો કે એકવાર તે બધાં આ બધા ઓટોમેશનને અનુરૂપ ઇન્ડસ્ટ્રી 4 0 ને સુસંગત બનશે કે મેં તમને વિવિધ મશીનો વચ્ચેની ઇન્ટરકનેક્ટિવિટી આ બધા ડેટાના સંગ્રહને ઓટોમેશન આ વ્યક્તિગત જુદા જુદા મશીનોમાંથી ડેટા અને તે બધાને સાથે રાખવાનું વધુ સારી રીતે અનુમાન લગાવવું અને તેથી વધુ કહ્યું છે તેથી આ બધી બાબતો યોગ્ય સ્થાને આવશે અને તેમાં ઉત્પાદકતા સુધારણા સાથેની હશે તેથી આ બતાવવા માટેનો ફક્ત એક કેસ સ્ટડી છે કે આ મશીન કે જે ઇન્ડસ્ટ્રીસ માંટે નથી અને હજુ પણ આ મશીનને ઇન્ડસ્ટ્રી ૪ ૦ ને સુસંગત કઈ રીતે પરિવર્તિત કરી શકાય તે પણ હજુ થઈ શકે તેમ નથી તેથી અત્યારે આપણે બીજી પ્રકારની કંપનીમાં છીએ જે મૂળભૂત રીતે એક કંપની છે જે કાચી પ્લાસ્ટિક સામગ્રી લેવા અને પછી તેને પ્લાસ્ટિકની બોટલોમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેથી મારી પાછળ એક મશીન એક સ્માર્ટ મશીન છે જેનો ઉપયોગ આ પ્લાસ્ટિકની બોટલ બનાવવા માટે થાય છે તે સિંગલ સ્ટેટ બ્લો મોલ્ડિંગ મશીન તરીકે ઓળખાય છે અને આ વિશેષ મશીન તમે જોશો કે તે શું કરે છે તે કાચા પ્લાસ્ટિક સામગ્રી લે છે અને પ્રોગ્રામ પર આધારિત છે જે આ મશીનમાં સંગ્રહિત થાય છે તે પછી તે પ્રોગ્રામ દ્વારા સૂચનાઓ લેવામાં આવે છે અને પ્લાસ્ટિકની બોટલ બનાવવામાં આવે છે તેથી તે એક ઇન્ટેલેજન્ટ મશીન છે જ્યાં તમે મેન મશીન ઇંટરફેસ એટલે કે એમએમઆઈ ઇન્ટરફેસનો ઉપયોગ કરીને પ્રોગ્રામિંગ કરી શકો છો જે મૂળભૂત રીતે એમએમઆઈ દ્વારા પ્રોગ્રામ કરેલા છે સૂચનો પીએલસી દ્વારા કે જેમાં પ્રોગ્રામેબલ લોજીક કંટ્રોલર છે તેના દ્વારા લેવામાં આવ્યા છે તેથી જો તે છે જે સૂચનાઓ લે છે અને તે સૂચનાઓને અનુરૂપ ક્રિયાઓ કરવા માટે મશીનને મોકલવામાં આવે છે તેથી આ એક એવું મશીન છે જેનો ઉપયોગ ફેક્ટરીના માળને સ્માર્ટ બનાવવા માટે થઈ શકે છે તેથી તમારી પાસે સ્માર્ટ ફેક્ટરીઓ હોઈ શકે છે પરંતુ તમે સમજી શકો છો કે આ એક મશીન છે ત્યાં ઘણા બધા હોઈ શકે છે અન્ય ઘણા અલગ પ્રકારના મશીનો પણ હોઈ શકે છે તેથી જો તમે સ્માર્ટ ફેક્ટરી ફ્લોર વિશે વાત કરતા હોવ તો આ બધા જુદા જુદા મશીનો વચ્ચેનું ઇન્ટરકનેક્શન ખૂબ મહત્વનું છે તેથી આ મશીનો કે જે તમે બધા મશીનોનું મોનિટરિંગ કરી શકો છો બધા જુદા જુદા મશીનોનું આરોગ્ય મોનિટરિંગ ઓપરેશનલ કાર્યક્ષમતાના પ્રકારનું પણ નિરીક્ષણ કરી શકાય છે તેથી જેમ કે આ વિવિધ પ્રકારનાં મોનિટરિંગ ડેટા થઈ શકે છે જે આ મશીનોમાંથી આવે છે તે પણ સંગ્રહિત કરી શકાય છે અને અલગ આગાહી કરી શકે છે અને ઓપરેશનલ કાર્યક્ષમતા આગાહીઓ કરી શકાય છે તેથી ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે પરંતુ તમે જાણો છો કે આ મશીન શું કરે છે તે આશ્ચર્યજનક રીતે થાય છે તે આદેશો લે છે અને પછી કાચા માલ માંથી પ્લાસ્ટિકની બોટલ બનાવે છે તેથી ચાલો આપણે જોઈએ કે આ ખાસ મશીન કઈ રીતે કાર્ય કરે છે